8 સ્ટેજ પાઇપલાઇન માં આ 6 સ્ટેજ પાઇપલાઈ કરતાં એક એડવાન્સ્ડ વર્ઝન છે આ ARM11 કોર માં અવેલેબલ છે 2 નવા ફીચર્સ રજૂ કરવામાં આવ્યા છે પ્રથમ એ એક શિફ્ટ ઓપરેશન છે શિફ્ટ ઓપરેશનને અલગ પાઈપલાઈન ના સ્ટેજ માં અલગ કરવામાં આવેલ છે તમને યાદ હોય તો ARM આર્કિટેક્ચર માં આપણે બતાવ્યું છે કે ALU પહેલાં બેરલ શિફ્ટર છે આપણે હંમેશા એક અલગ પાઇપલાઇન સ્ટેજમાં શિફ્ટ ઓપરેશન કરી શકીએ છીએ તે રીતે ARM11 આર્કિટેક્ચર માં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે 8 સ્ટેજની પાઇપલાઇન છે શિફ્ટ ઓપરેશન એક સ્ટેજ ની કન્સ્ટિટ્યુટીંગ કરી રહી છે જો તમને આના જેવી ઇન્સટ્રકશન મળી હોય તો જો તમને x xy2 જેવી ઇન્સટ્રકશન મળી હોય તો આપણે ક્યાં છીએ આ ઓપરેશન કરતી વખતે આ y લેફ્ટ સાઈડ તરફ 2 દ્વારા શિફ્ટ થાય છે આ એક અલગ પાઇપલાઇન સ્ટેજ દ્વારા કરવામાં આવે છે અને આ એડિશન અલગ પાઇપલાઇન સ્ટેજ દ્વારા કરવામાં આવે છે અગાઉ આ બંને સાથે કરવામાં આવ્યા હતા આ રીતે તે વધુ સમય લે છે હવે તેને 2 પાઈપલાઈન સ્ટેજ માં ડિવાઈડ કરવામાં આવ્યો છે ઓપરેશન ઝડપી થશે તે રીતે તે ઓપરેશનના ડીલે ને ઘટાડવા માં પાઇપલાઇન કરવામાં મદદ કરે છે અને ઇન્સટ્રકશન અને ડેટા એક્સેસ બંનેને 2 પાઇપલાઇન સ્ટેજમાં ડિવાઈડ કરવામાં આવે છે તેને લાવવાનો ભાગ પણ 2 સ્ટેજમાં ડિવાઈડ થયેલ છે તેથી આપણી પાસે 6 સ્ટેજ હતા તેથી ત્યાંથી આપણને શિફ્ટ નો નવો સ્ટેજ મળ્યો છે તે 7 બનાવે છે પછી આ ઇન્સટ્રકશન અને ડેટાને 2 પાઇપલાઇન સ્ટેજમાં ડિવાઈડ કરવામાં આવે છે તે 7 પ્લસ 2 એટલે કે 9 પાઇપલાઇન સ્ટેજ છે અને આ એક્ઝીક્યુશન યુનિટ 3 પાઇપલાઇનમાં ડિવાઈડ કરે છે અને તે એકસાથે ઓપરેટ કરી શકે છે અને ક્રમ ની બહાર ઇન્સટ્રકશન પણ આપી શકે છે આપણો કહેવાનો અર્થ શું છે ચાલો આપણે તે સમજવા નો પ્રયત્ન કરીએ ધારો કે આપણી પાસે આવી પરિસ્થિતિ છે આપણને એક ઇન્સટ્રકશન મળી છે જેમ કે R1R1R2 અને બીજી ઇન્સટ્રકશન R3R4R5 છે હવે જો તમે આ બે ઇન્સટ્રકશન પર ધ્યાન આપો તો આ ઇન્સટ્રકશન તેના એક્ઝિક્યુશન ને અસર કરતી નથી આ ઇન્સટ્રકશન એકબીજાથી સ્વતંત્ર છે આ રીતે જો તમે કોઈ હાય લેવલ લેન્ગ્વેજ માં પ્રોગ્રામ લખો છો તો ધારો કે આ તે પ્રોગ્રામ છે જે આપણે લખ્યો છે તો તમે આ પ્રોગ્રામમાં તેના કેટલાક પાર્ટસ શોધી શકો છો કે તેઓ એકબીજા પર ડિપેન્ડન્ટ નથી અથવા જો તમે આ તમારી પાસે જ્યારે લૂપ બોડી હોય જેમ કે હું 1 થી 100 માટે લૂપ લખી રહ્યો છું જેના માટેના કેટલાક સ્ટેટમેંટ અહી છે જો તમે આ લૂપ બોડીને એનાલાઈઝ કરશો તો તમે શોધી શકશો કે આમાંની ઘણી ઇન્સટ્રકશન એકબીજા પર ડિપેન્ડન્ટ નથી અને તે પેરેલલી કરી શકાય છે જો તમારી પાસે મલ્ટીપલ એકઝીક્યુશન અવેલેબલ હોય કે જેની જરૂર છે તો તમે કરી શકો છો કે તમારી પાસે એકથી વધુ ALU અવેલેબલ છે તો પછી તમે આ બધા ઓપરેશન પેરેલલી કરી શકો છો જો કે નોર્મલ માનવ માટે તે શોધવું મુશ્કેલ છે કે આપણે આ પેરેલેલીઝમ ટાઈપ ક્યાંથી મેળવી શકીએ પરંતુ આ કમ્પાઇલર્સ દ્વારા કરવામાં આવે છે તેઓ શોધી કાઢશે કે પોઇંટ્સ શું છે શું ઇન્સ્ટ્રકશન છે જે પેરેલલી એકઝીક્યુશનમાં મૂકી શકાય છે તેથી તેઓ એક્ચ્યુયલી સંખ્યાબંધ ફંકશનલ મોડ્યુલો માં ડિસ્ટ્રીબ્યુટેડ કરવામાં આવે છે અને તે પેરેલલી કરવામાં આવે છે આ રીતે આપણે આ એકઝીક્યુશન ને 3 પાઇપલાઇન સ્ટેજમાં ડિવાઈડ કરી શકીએ છીએ અને પછી આપણે આ વસ્તુ કરી શકીએ છીએ જ્યાં ઇન્સટ્રકશન ઓર્ડર ની બહાર આવી શકે છે તેનો અર્થ એ છે કે પ્રોગ્રામ માં ઇન્સટ્રકશન 1 એ ઇન્સટ્રકશન 2 પહેલાં આવે તે મેંડેટરી નથી પરંતુ એક્ચ્યુયલ એકઝીક્યુશન ઇન્સટ્રકશન 2 એ ઇન્સટ્રકશન 1 પહેલા પૂર્ણ થઈ શકે છે જો બે ઇન્સટ્રકશન વચ્ચે કોઈ ડિપેન્ડન્સી ન હોય તો તેનાથી કોઈ ફરક પડતો નથી તે ઓર્ડરની બહાર પણ પૂર્ણ કરી શકાય છે આગળ આપણે 8 સ્ટેજ જોઈશું તમે જે પાઇપલાઇન જુઓ છો તે 8 સ્ટેજ ની પાઇપલાઇન છે જે આપણે જોઈ છે તે ડિસ્કસન ને પૂર્ણ કરે છે આગળ આપણે RISC પ્રોસેસર માટે ઇન્સટ્રકશન સેટ આર્કિટેક્ચર પર ધ્યાન આપીશું ઇન્સટ્રકશન સેટ આર્કિટેક્ચરનો અર્થ એ છે કે તે આગળના પ્રોસેસરમાં અવેલેબલ ઇન્સટ્રકશન અને તેના જેવા અવેલેબલ રજિસ્ટર પણ છે જેમ આપણે પહેલાથી જ જોયું છે કે આ ARM એ RISC આર્કિટેક્ચર છે તે એક ટીપીકલ RISC આર્કિટેક્ચર છે જેમાં પરફોર્મન્સ ને વધુ સારું બનાવવા માટે ઘણા એંહેંસમેંટ છે તો તેની પાસે RISC ફીચર્સ શું છે જેમ આપણે અગાઉ જોયું છે તેમ ઇન્સટ્રકશન એ સાઇઝ અને એકઝીક્યુશન ના સમયની દ્રષ્ટિએ સમાન છે અને આ RISC પ્રોસેસરોમાં મોટી સંખ્યામાં રજિસ્ટર છે જો આપણે આ ARM પ્રોસેસરને જોઈએ તો અહીં પણ આપણને એક મોટી યુનિફોર્મ રજિસ્ટર ફાઈલ મળી છે આ પર્ટીક્યુલર ટર્મ ફાઇલ અને રજિસ્ટર ફાઇલ છે તેથી જો તમે જાણો છો કે ફાઈલ શબ્દનો અર્થ રેકોર્ડનું કલેક્શન છે તે રેકોર્ડ્સ નું કલેક્શન છે જો તમે કોઈપણ ડેટા સ્ટ્રક્ચર બુકમાં જુઓ તો તે રેકોર્ડ્સનું કલેક્શન છે પરંતુ પ્રોસેસર્સ ના કેસ માં તે જ વસ્તુ થાય છે જેમ કે દરેક રજિસ્ટર ને રેકોર્ડ તરીકે ગણવામાં આવે છે અને આપણને આવા રજિસ્ટરનું કલેક્શન મળ્યું છે તેને ઘણી વખત રજિસ્ટર ફાઇલો કહેવામાં આવે છે આ કમ્પ્યુટર આર્કિટેક્ચર માં સ્ટાન્ડર્ડ ટર્મિનોલોજી છે આ રજિસ્ટર ફાઇલમાં 16 જનરલ પર્પઝ ના રજિસ્ટર છે આવા 16 રજિસ્ટર ખૂબ મોટા છે દરેક રજિસ્ટરમાં ટોટલ 32 બીટ છે પછી ફોલ વખતે તેને લોડ સ્ટોર આર્કિટેક્ચર કહેવામાં આવે છે લોડ સ્ટોર આર્કિટેક્ચરનો અર્થ છે કે ઇન્સટ્રકશન કે જે ડેટા પર પ્રોસેસ કરે છે તે ફક્ત રજિસ્ટર પર ઓપરેટ કરે છે જે ઇન્સટ્રકશનથી અલગ છે જે મેમરીને ઍક્સેસ કરે છે તેને સમજીશુ જેમ કે આર્કિટેક્ચર જે આપણે અત્યાર સુધી જોયું છે તે 8085 ને 8051 જેવું છે તેને એક્યુમ્યુલેટર આધારિત આર્કિટેક્ચર કહેવામાં આવે છે તેને એક્યુમ્યુલેટર આધારિત આર્કિટેક્ચર કહેવામાં આવે છે કારણ કે જો તમે કોઈ પણ ઑપરેશન કરો છો તો ઑપરેન્ડ્સ માંથી એક હંમેશા એક સ્પેશિયલ રજિસ્ટર એક્યુમલેટ થાય છે અને તે ડેસ્ટિનેશન પણ તે સ્પેશિયલ રજિસ્ટર છે તમારી પાસે હંમેશા ADD A B જેવી ઇન્સટ્રકશન હોય છે અથવા તમે ADD A H કહી શકો છો તેની જેમ પરંતુ આ ઓપરેન્ડ્સ માંથી આ પ્રથમ એક હંમેશા A રજિસ્ટર એક્યુમ્યુલેટર છે 8051 માં પણ આપણે જોયું છે કે તેઓ એક્યુમ્યુલેટર છે અને જ્યારે પણ તમે મેમરી ને ઍક્સેસ કરો છો ત્યારે તમે જોશો કે તે એ છે જે એડ્રેસ નો આપણે ઉલ્લેખ કરી શકીએ છીએ અને પછી તે ઓપરેશન કરી શકે છે અને આપણને આ પ્રકારની ઇન્સટ્રકશન પણ મળી છે જેમ કે ADD AM અને આપણે કહ્યું કે આ માટે 8085 આમ આ ઇન્સટ્રકશનનો અર્થ એ હતો કે A એ પ્લસ મેમરી લોકેશન મેળવશે જે HL પૈર વડે થાય છે તમે જુઓ છો કે આ એક્યુમ્યુલેટર ને અમુક મેમરી લોકેશન સાથે પણ એડ કરી શકો છો તેનાથી અલગ આ લોડ સ્ટોર આર્કિટેક્ચર જે આપણી પાસે છે આ લોડ સ્ટોર આર્કિટેક્ચર કહે છે કે આ મેમરીનો ઉપયોગ કરવા માટે આપણી પાસે આ એરીથમેટીક ઇન્સટ્રકશન નથી આ પ્રકારનું ADD R1M ન હોઈ શકે મેમરી એક્સેસ કરવા માટે આ પ્રકારની ઇન્સટ્રકશન શક્ય નથી આપણને સ્પેસિફિક ઇન્સટ્રકશન મળી છે LOAD અને STORE આ 2 ઇન્સટ્રકશન છે જે LOAD ઇન્સટ્રકશન દ્વારા અવેલેબલ છે તમે કેટલાક મેમરી લોકેશન ના કન્ટેન્ટ સાથે કેટલાક રજિસ્ટર લોડ કરી શકો છો અને સ્ટોર કરી શકો છો તમે રજિસ્ટરના કન્ટેન્ટને મેમરી લોકેશન પર સ્ટોર કરી શકો છો પરંતુ તમે આ મેમરી ઑપરેન્ડનો ઉપયોગ કરી શકતા નથી એરીથમેટીક અને લોજિક ઇન્સટ્રકશન તે પોસીબલ છે આ ટાઈપના આર્કિટેક્ચરને લોડ સ્ટોર આર્કિટેક્ચર કહેવામાં આવે છે તેથી શું થાય છે કે જો હું LOAD STORE આર્કિટેક્ચરને ફોલો કરું તો જ્યારે પણ હું કોઈ ઓપરેશન કરું છું ત્યારે એડિશન ઓપરેશન જોઈએ તો ઓપરેન્ડ કેટલાક રજિસ્ટર હોવા જોઈએ તે R1 R2 R3 હોઈ શકે છે જેનો અર્થ એવો થઈ શકે છે કે R1 ને R2 પ્લસ R3 ને કન્ટેન્ટ મળે છે તો આ અર્થ હોઈ શકે છે પરંતુ તે પહેલાં મારે આ R2 અને R3 ને પ્રોપર વેલ્યૂ દ્વારા લોડ કરવું પડ્યું હતું અને જો તેઓ મેમરી માંથી આવતા હોઈ તો તે રીતે તમારે તેના માટે લોડ ઇન્સટ્રકશન નો ઉપયોગ કરવો પડશે અથવા ત્યાં ઇમિડિયેટ ઓપરેન્ડ્સ પણ છે ઇમિડિયેટ પાર્ટ અહીં બતાવવામાં આવ્યો નથી પરંતુ ઇમિડિયેટ પણ પોસિબલ છે તેથી આ રીતે આપણે આ આર્કિટેક્ચરને લોડ સ્ટોર આર્કિટેક્ચર તરીકે ક્લાસિફાઇડ કરી શકીએ છીએ આ ARM પ્રોસેસર આ લોડ સ્ટોર આર્કિટેક્ચરને ફોલો કરે છે ઇન્સટ્રકશન કે જે ડેટા પર પ્રોસેસ કરે છે તે ફક્ત રજિસ્ટર પર કાર્ય કરે છે અને તે ઇન્સટ્રકશનથી અલગ છે જે મેમરીને ઍક્સેસ કરે છે પછી એડ્રેસિંગ મોડ્સ સરળ છે ત્યાં વિવિધ એડ્રેસિંગ મોડ્સ છે જે વિવિધ પ્રોસેસરોમાં અવેલેબલ છે જેવાકે ઇનડાયરેક્ટ રજીસ્ટર આપણે 8051 અને 8085 માં તે રજીસ્ટર ઇનડાયરેક્ટ મોડ જોયા છે પરંતુ જો તમે IIT6 જેવા પ્રોસેસર્સના પછીના વર્ઝન પર નજર નાખો તો આપણે શોધીશું કે બેઝ્ડ એડ્રેસિંગ પછી ઈન્ડેક્સ્ડ એડ્રેસિંગ પછી પોસ્ટ સાથે બેઝ ઈન્ડેક્સ્ડ એડ્રેસિંગ જેવા કોમ્પ્લેક્સ મોડ છે ઇન્ક્રીમેન્ટ પ્રી ડીક્રીમેન્ટ જેમ કે એડ્રેસીંગ મોડ્સના આવા ઘણા પ્રકારો છે અને ફરીથી એ જ વસ્તુ જ્યારે આર્કિટેક્ચર ડિઝાઇનરોએ પ્રોસેસરના ફીચર્સ વિશે વિચાર્યું ત્યારે તેઓએ વિચાર્યું કે આ બધી વસ્તુઓ મદદરૂપ થશે પરંતુ જ્યારે પ્રોગ્રામના કંપાઈલેશન ની વાત આવે છે ત્યારે ફક્ત લિમિટેડ સંખ્યામાં એડ્રેસિંગ મોડ્સ નો ઉપયોગ ખરેખર ડિઝાઇનર્સ દ્વારા કરવામાં આવે છે એટલે કે કમ્પાઇલર ડિઝાઇનર્સ પરિણામે તે કોમ્પ્લેક્સ ઇન્સટ્રકશન અને એડ્રેસિંગ મોડ્સને સપોર્ટ કરવાનો કોઈ અર્થ નથી RISC આર્કિટેક્ચર માં તેઓને સીમ્પલ બનાવવામાં આવે છે તે સીમ્પલ એડ્રેસિંગ મોડ યુનિફોર્મ અને ફિક્સ્ડ લંબાઈ ના ઇન્સટ્રકશન ફીલ્ડ્સ છે બધી ઇન્સટ્રકશન વધુ કે ઓછી ફિક્સ્ડ છે તેમની લંબાઈ ફિક્સ્ડ છે અને તેમનું સ્ટ્રક્ચર પણ ફિક્સ્ડ છે તમામ ARM ઇન્સટ્રકશન 32 બીટ લાંબી છે અને તેમાંના મોટા ભાગનામાં નિયમિત 3 ઓપરેન્ડ એન્કોડિંગ હોય છે બધી ઇન્સટ્રકશન 32 બીટની છે અને બધી ઇન્સટ્રકશન 3 ઓપરેન્ડ ઇન્સટ્રકશન છે આ એક અન્ય મુદ્દો છે જે નોંધવા માટે છે આપણી પાસે ઇન્સટ્રકશન હોઈ શકે છે જેમ કે R1 R2 R3 ને એડ કરો આ ઇન્સટ્રકશન માં ઓપરેન્ડ 1 ઓપરેન્ડ 2 અને ડેસ્ટિનેશન છે તેમના 3 ઓપરેન્ડ છે બીજી બાજુ 8085 અથવા 8051 માં આપણને ADD A B જેવી ઇન્સટ્રકશન મળી છે તે આ A છે આ પ્રથમ સોર્સ તેમજ ડેસ્ટિનેશન છે અને બીજું ઑપરેન્ડ છે તેથી આ પ્રકારની ઇન્સટ્રકશનને 2 ઓપરેન્ડ ઇન્સટ્રકશન કહેવામાં આવે છે તેમને 2 ઓપરેન્ડ ઇન્સટ્રકશન કહેવામાં આવે છે હવે આ પ્રકાર ની ઇન્સટ્રકશનને 3 ઓપરેન્ડ ઇન્સટ્રકશન કહેવામાં આવશે અને તમારી પાસે 0 ઓપરેન્ડ ઇન્સટ્રકશન પણ હોઈ શકે છે જેમ કે NOP NOP ઇન્સટ્રકશન 0 ઓપરેન્ડ છે તેમાં કોઈ ઓપરેન્ડ નથી તેથી તમારી પાસે એક ઓપરેન્ડ ઇન્સટ્રકશન હોઈ શકે છે જેમ કે PUSH જો તમે PUSH PSW માં જોશો તો આ એક જ ઓપરેન્ડ છે તમને સિંગલ ઓપરેન્ડ ઇન્સટ્રકશન મળી છે તે રીતે આપણને ઓપરેન્ડની વિવિધ સંખ્યાઓ મળી છે પરંતુ ARM પ્રોસેસરો માં મોટાભાગની ઇન્સટ્રકશન 3 ઓપરેન્ડ પ્રકારની છે તેમાં 3 ઓપરેન્ડ એન્કોડિંગ હશે આગળ આપણે કેટલાક ઇમ્પૃવ્ડ ફીચર્સ જોઈશું તે બેઝીક ફીચર્સ છે જે ત્યાં જ છે પરંતુ ARM માટે પણ ઘણા ઇમ્પૃવ્ડ ફીચર્સ છે જેમ કે દરેક ઇન્સટ્રકશન ALU અને શિફ્ટર ને કંટ્રોલ કરે છે અને ઇન્સટ્રકશનને વધુ પાવરફૂલ બનાવે છે દરેક ઇન્સટ્રકશન સામાન્ય રીતે એરિથમેટિક લોજીક ઇન્સટ્રકશનનો ઉપયોગ કરે છે તેઓ આ ALU અને શિફ્ટર મોડ્યુલો નો ઉપયોગ કરશે પરંતુ ARM પ્રોસેસરોના કિસ્સામાં આપણે જોશું કે દરેક ઇન્સટ્રકશન આ ALUનો ઉપયોગ કરી શકશે અને ઇન્સટ્રકશન થોડી કોમ્પ્લેક્સ બની શકે છે આ RISC આર્કિટેક્ચરમાં એક ડાયવર્ઝન છે જ્યાં આ ઈન્સ્ટ્રકશન સરળ હોવાનું માનવામાં આવે છે પરંતુ હવે આપણે થોડી કોમ્પ્લેક્સ ઈન્સ્ટ્રકશન તરફ જઈ રહ્યા છીએ આ ARM પ્રોસેસર આ RISC અને CISC આર્કિટેક્ચરલ ફીચર્સનું મિક્સ છે તે આપણે જોઈશું પછી ઓટો ઇન્ક્રીમેંટ અને ઓટો ડીક્રીમેંટ એડ્રેસિંગ મોડ્સ સપોર્ટેડ છે તેથી ઓટો ઇન્ક્રીમેંટ એડ્રેસિંગ મોડનો અર્થ છે કે તે તમારી પાસે છે હું કહી શકું છું કે ADD R1 R2 R3 કરીએ અને પછી આપણે કહી શકીએ કે તે R1 પ્લસ પ્રકારની વસ્તુ છે તેનો અર્થ એ થશે કે આ R1 વેલ્યુ એડ કરવામાં આવશે R3 એ R1 પ્લસ R2 બની જશે ત્યાર બાદ R1 માં પણ ઇન્ક્રીમેંટ થશે આ બીજું કામ છે જે કરવામાં આવ્યું છે આ ખૂબ જ ઉપયોગી છે ખાસ કરીને જ્યારે પણ તમે એરેને ઍક્સેસ કરવા માટે કોડ લખતા હોવ એરે સામાન્ય રીતે આના જેવી મેમરી માં સ્ટોર થાય છે જ્યાં ઇનીશીયલ એડ્રેસ છે ત્યાં ધારો કે એરે મેમરીના આ લોકેશન માં સ્ટોર છે શરૂઆતમાં તમે તમારી ઇન્ડેક્સ ને અહીં પ્રથમ લોકેશન પર સેટ કરો છો અને પછી આને એક્સેસ કર્યા પછી તમે ઇચ્છો છો કે ઇન્ડેક્સ ઓટો ઇન્ક્રીમેંટ થવો જોઈએ જો તમે આપમેળે તે કરી લીધું હોય તો આ ઇન્ડેક્સ ભાગને ઈમ્પલીમેંટ કરવા માટે આપણે બીજી ઈન્સ્ટ્રકશન સ્પેન્ડ કરવાની જરૂર નથી તેથી જ આ ઓટો ઇન્ક્રીમેન્ટ આ પ્રોસેસર ડિઝાઇનર માટે ખૂબ જ ઉપયોગી મોડ છે આ જો કે તે RISC ફીચર નથી કારણ કે હવે આપણે એડ્રેસિંગ મોડને કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છીએ તે RISC ફીચર નથી પરંતુ ARM પ્રોસેસર પર આ ઓટો ઇન્ક્રીમેન્ટ ફીચર હશે તેવી જ રીતે ARM પ્રોસેસર સાથે ઓટો ડીક્રીમેન્ટ ફીચર પણ છે અન્ય ડાયવર્ઝન એ મલ્ટીપલ લોડ સ્ટોર ઈન્સ્ટ્રકશન છે જે એકસાથે 16 રજિસ્ટર સુધી લોડ સ્ટોરને મંજૂરી આપે છે જો આ ફીચર મલ્ટીપલ લોડ સ્ટોર જેવું હોય તો આ બેઝીકલી CISC ફીચર છે આ મલ્ટીપલ લોડ સ્ટોર એ CISC ફીચર છે જો તમે ઇન્ટેલ 8086 આર્કિટેક્ચર ફેમીલી માં જુઓ તો તમે જોશો કે ત્યાં એક સ્પેશીયલ ઈન્સ્ટ્રકશન છે જેને MOVS B MOVS W MOVS વર્ડ કહેવામાં આવે છે જે બેઝીકલી તે MOVS છે તે એ કરે છે કે જો ધારો આ મારી મેમરી છે અને ત્યાં મને કોઈ સોર્સમાં ડેટાનો થોડો ભાગ મળ્યો છે તો આ સોર્સ છે આ સોર્સ લોકેશન છે સોર્સ ભાગ છે અને ત્યાંથી હું તે ભાગને આમાં મૂવ કરવા માંગુ છું હું તેને ડેસ્ટીનેશન પર કોપી કરવા માંગુ છું તમે તેને પોઈન્ટ કરવા મા શું કરી શકો છો તે સોર્સ ઇન્ડેક્સ રજિસ્ટર સેટ કરો અને ડેસ્ટિનેશન ઇન્ડેક્સ રજિસ્ટરને ડેસ્ટિનેશન તરફ પોઈન્ટ કરવા માટે સેટ કરો સોર્સ ઈન્ડેક્સ અને ડેસ્ટિનેશન ઈન્ડેક્સ માટે સ્પેશીયલ રજિસ્ટર SI અને DI છે અને તમે બીજા રજિસ્ટર CX માં કેટલા બાઈટ્સ ટ્રાન્સફર કરવા માગો છો અને ત્યારબાદ આ SI રજિસ્ટર સેટ કર્યા પછી MOV SI સોર્સ એડ્રેસ MOV DI ડેસ્ટિનેશન એડ્રેસ અને MOV CX કાઉન્ટ CX તમે આ મુવમેંટ કરવાને MOVS B કહી શકો છો હવે આ એક ખૂબ જ ઉપયોગી ઇન્સટ્રકશન છે જે તમે જુઓ છો કે આ કેસ માં શું થયું છે કે આ બોક્સ છે અથવા તે બ્લોક્સ છે જે ઓવરલેપ થતા નથી હું પ્રથમ લોકેશન થી એક કોપી કરી શકું છું અને જ્યાં સુધી CX નંબરની બાઇટ ની કોપી કરવામાં ન આવે ત્યાં સુધી ચાલુ રાખી શકું છું પરંતુ સિચ્યુએશન ને ધ્યાનમાં લો કે જ્યાં મેમરી માં મારો સોર્સ અહીં ક્યાંક બ્લોક છે તો આ સોર્સ બ્લોક છે અને મારું ડેસ્ટિનેશન આના જેવું છે મારૂ ડેસ્ટિનેશન કંઈક આના જેવુ બ્લોક છે આ ડોટેડ પાર્ટ ડેસ્ટિનેશન છે હવે તમે જુઓ કે કોપી કરતી વખતે મારે શરૂઆત થી કોપી ન કરવી જોઈએ કારણ કે જો હું શરૂઆતથી કોપી કરીશ તો આ કન્ટેન્ટ લોસ્ટ થઈ જશે તેથી મારે છેલ્લા લોકેશન થી કોપી કરવી જોઈએ મારે આ રીતે કરવું જોઈએ અથવા જો ઓવરલેપિંગ બીજી રીતે થતું હોય તો આ સોર્સ છે અને આ તમારું ડેસ્ટિનેશન છે આ જ ડેસ્ટિનેશન છે પછી મારે બીજી રીતે કરવું જોઈએ તેથી મારે શરૂઆતથી કોપી કરવાનું શરૂ કરવું જોઈએ અને આ રીતે કરવું જોઈએ તો આ બધાનું ધ્યાન પ્રોસેસર દ્વારા લેવામાં આવે છે અને તે એકઝીક્યુશન માટે કેટલી સાઇકલ લેશે તે કાઉન્ટ વેલ્યૂ પર આધાર રાખે છે તેથી તે બ્લોક વેલ્યૂ છે તે બ્લોકમાં કેટલા બિટ્સ છે તેના પર તે નિર્ભર રહેશે આ એક શુદ્ધ CISC ફીચર છે કારણ કે આખુયે ઓપરેશન ખૂબ જ કોમ્પ્લેક્સ છે પરંતુ તે જ સમયે આ એક ખૂબ જ ઉપયોગી ફીચર છે કારણ કે પ્રોગ્રામમાં ઘણી વખત હું એક મેમરી ભાગના કન્ટેન્ટ ને બીજી જગ્યાએ મૂવ કરવા માંગુ છું ઘણી વાર આ પ્રકારના ઓપરેશન ની જરૂર પડે છે આ ARM ડિઝાઇનરો દ્વારા આને ધ્યાન માં લેવામાં આવ્યું છે અને તેઓએ આ મલ્ટીપલ લોડ સ્ટોર ઇન્સટ્રકશન પાછી લાવી છે પરંતુ તે જ સ્વરૂપમાં નથી જે આપણી પાસે છે જે રીતે આપણી પાસે પ્રોસેસર્સના ઇન્ટેલ ફેમિલી માં છે પરંતુ તે એક અલગ રીતે છે પરંતુ તમે કરી શકો છો આપણે આ મલ્ટીપલ લોડ સ્ટોર કરી શકીએ છીએ પછી આપણી પાસે જે નેક્સ્ટ મહત્વની વસ્તુ છે તે ઇન્સટ્રકશનનું કંડિશનલ એકઝીક્યુશન છે તેથી ઇન્સટ્રકશનનું એકઝીક્યુશન કંડિશનલી થશે દરેક ઇન્સટ્રકશન પહેલાં 4 બીટનો કંડિશન કોડ હોય છે અને જો તે કંડિશન કોડ સેટિસ્ફાઇડ હોય તો જ ઇન્સટ્રકશનને એકઝીક્યુટ કરવામાં આવશે અન્યથા ઇન્સટ્રકશન એકઝીક્યુટ થશે નહીં અને આનાથી નાની બ્રાંચીઝ અને તેવી રીતે પાઇપલાઇન ના સ્ટોલ ને દૂર કરવાનો ફાયદો છે તો ચાલો આપણે જોઈએ કે આ કેવી રીતે થાય છે ધારો કે આપણી પાસે એક સ્ટેટમેન્ટ છે કેટલીક હાય લેવલ લેન્ગ્વેજ માં આની જેમ જો R1 એ R2 કરતાં વધુ સારો હોય તો R3 ને R4 પ્લસ R5 મળશે નહિતર R3 ને R4 માઇનસ R5 મળશે ધારો કે કેટલીક હાય લેવલ લેન્ગ્વેજ માં આપણને આ પ્રકારનો કોડ મળ્યો છે હવે જો તમે એવા આર્કિટેક્ચર ને ધ્યાનમાં લો કે જેનાથી આપણે અત્યાર સુધી 8085 અથવા 8051 થી ફેમિલીયર છીએ તો મશીન કોડ નું કન્વર્ઝન કંઈક આના જેવું હશે R1 R2 ને કંપેર કરો પછી L1 થી લેસ અથવા ઈકવલ પર જમ્પ કરવું અને પછી તે અહીં હશે હું તે એડિશન ઓપરેશન ADD R3 R4 R5 કરીશ એટલે કે R3 ને R4 અને R5 નો એડિશન મળે છે પછી ત્યાં જમ્પ કરવો જોઈએ ત્યાં તે હોવો જોઈએ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શનને સ્કીપ કરવા માટે આ જમ્પથી બીજે જમ્પ કરો તે L2 પર જમ્પ કરવો જોઈએ અને પછી અહીં મારી પાસે આ લેવલ L1 હોવું જોઈએ અને ત્યાં મારે સબટ્રેક્ટ ઓપરેશન R3 R4 R5 કરવું જોઈએ અને આ મારું લેવલ L2 છે આ કોડ છે હવે તમે આ કોડને પાઈપલાઈન રીતે એક્ઝિક્યુટ કરવા વિશે વિચારો તેથી જો મારી પાસે ફેચ ડીકોડ એક્ઝિક્યુટ પાઇપલાઇન હોય કે જેમાં હું આ ઇન્સટ્રકશનને એક્ઝિક્યુટ કરી રહ્યો છું તો આ ઇન્સટ્રકશન ક્યારે એક્ઝિક્યુટ કરવામાં આવે છે તેથી નેક્સ્ટ ઇન્સટ્રકશન મેળવવામાં આવશે પરંતુ તમે જોશો કે જ્યાં સુધી આ ઇન્સટ્રકશનનું એકઝીક્યુશન ન થાય ત્યાં સુધી મને ખબર નથી કે નેક્સ્ટ ઇન્સટ્રકશન આ છે કે નેક્સ્ટ ઇન્સટ્રકશન તે છે હું ખરેખર તે ફેચ કરી શકતો નથી કે JLE L1 ઇન્સટ્રકશનનું એકઝીક્યુશન થાય ત્યાં સુધી પાઈપલાઈનને વેઇટ કરવી પડશે અને પછી જ મને ખબર પડશે કે ડેસ્ટિનેશન કયું છે અને પછી જ ફેચ ઓપરેશન કંટીન્યુ રાખી શકાશે અહીં અનકંડિશનલ જમ્પ માટે પાઇપલાઇન નો સ્ટોલ છે જેમ કે અહીં કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે આપણે જાણીએ છીએ કે જો આના પછી તે હોય જો કોઈને આ જમ્પ L2 ઇન્સટ્રકશન મળે તો આને એક્ઝિક્યુટ કરવા L2 જમ્પ કરશે તે આ એડ્રેસ માંથી મેળવવું જોઈએ પરંતુ કોઈપણ રીતે તમારી પાસે હજી પણ તે ઇંટેલીજન્સ હોવું જરૂરી છે જે સ્ટેજને ડીકોડ કરે છે જ્યારે આ ઇન્સટ્રકશન હોય જયારે એક્ચ્યુલી આ ઇન્સટ્રકશન એક્ઝિક્યુટ ફેઝ માં હોય તો આ જમ્પ L2 ઇન્સટ્રકશન ડીકોડ ફેઝમાં હોય છે તે પોઈન્ટ પર મને ખબર નથી કે ફેચ માટે નેક્સ્ટ ઇન્સટ્રકશન શું છે નેક્સ્ટ ઇન્સટ્રકશન ફેચના સ્ટેજમાં હોવી જોઈએ જો હું આ ઇન્સટ્રકશનને 1 2 અને 3 નંબર આપું તો જ્યારે આ ઇન્સટ્રકશન 1 એકઝીક્યુશનના સ્ટેજ માં હોય ત્યારે ઇન્સટ્રકશન 2 ડીકોડ સ્ટેજમાં હોય અને ઇન્સટ્રકશન 3 ફેચ સ્ટેજમાં હોવી જોઈએ પરંતુ આ સમયે મને ખબર નથી કે નેક્સ્ટ ઇન્સટ્રકશન શું છે તેથી આ ઇન્સટ્રકશન ત્યારે જ સ્પષ્ટ થશે કે જ્યારે આપણે એકઝીક્યુશનના ફેઝ માં આવીશું જ્યાં સુધી આ ઇન્સટ્રકશન 2 એકઝીક્યુટ ના ફેઝ માં ન આવે ત્યાં સુધી મને ખબર નથી કે નેક્સ્ટ ઇન્સટ્રકશન શું છે તે રીતે પ્રોબ્લેમ છે જ્યારે પણ તમને બ્રાન્ચ ઇન્સટ્રશન મળે છે તે પ્રોબ્લેમ ઊભી કરે છે કારણ કે આપણી પાસે આ પાઇપલાઇન છે જે વચ્ચે સ્ટોલ થઈ જાય છે હવે ARM લોકો એ શું કર્યું છે કે તેઓ આ રીતે કરે છે તમને આ કંપેર ઇન્સટ્રકશન મળી છે R1 R2 ને કંપેર કરો તે ત્યાં છે ત્યારબાદ આ ઇન્સટ્રકશન આ રીતે હશે તેને GTADD R3 R4 R5 કહેવામાં આવે છે અને આપણે તે પછી પણ LESUB R3 R4 R5 મૂકીએ છીએ જે થઈ રહ્યું છે તે એ છે કે પ્રથમ તેને કંપેર કરવામાં આવશે અને નેક્સ્ટ ઇન્સટ્રકશન જ્યારે તે એકઝીક્યુશન ના ફેઝ માં જશે ત્યારે તે ચેક કરશે કે ફ્લેગ કરતાં મોટો છે કે નહીં એટલે કે સેટ છે કે નહીં જો તે ફ્લેગ કરતાં મોટો સેટ કરેલ હોય તો જ આ એડિશન કરવામાં આવશે અન્યથા તે NOP એટલે કે નો ઓપરેશન ની જેમ હોય છે પછી નેક્સ્ટ ઇન્સટ્રકશન એકઝીક્યુશન માં આવશે અને કંડીશન ના આધારે જો લેસ અથવા ઇક્વલ કંડીશન સાચી હોય તો જ માત્ર આ સબટ્રેક્સન થશે તમે જુઓ હવે તમારે પાઇપલાઇન ને સ્ટોલ કરવાની જરૂર નથી તમે એ જાણીને ઇન્સટ્રકશનનું એકઝીક્યુશન ચાલુ રાખી શકો છો કે આ પ્રિફિક્સ પાર્ટ કે જે આપણી પાસે આ કંડીશનલ કોડ છે જે આપણે ઇન્સટ્રકશન પહેલાં મૂકી રહ્યા છીએ તે આ પ્રકારના પ્રોબ્લેમ્સ નું ધ્યાન રાખશે તેથી આ પાઈપલાઈન સ્ટોલ ઘણા ઓછા હશે અને આ કિસ્સામાં કંડીશનલ એકઝીક્યુશનની અવેલેબીલીટી સાથે આ પાઈપલાઈનમાં સ્ટોલ ઓછા હશે આ સ્લાઇડ માં આપણી પાસે જે છેલ્લો પોઈન્ટ છે તે એ છે કે એરીથમેટિક ઓપરેશન સ્ટેટસ બિટ્સ ને અસર કરી શકે છે અથવા ના પણ કરી શકે સામાન્ય રીતે આપણે જોયું છે કે અન્ય પ્રોસેસરોમાં એરીથમેટિક ઓપરેશન સ્ટેટસ બિટ્સને અસર કરે છે તે કેરી ઓવરફ્લો કે PSW બિટ્સને અસર થાય છે પરંતુ અહીં આપણને દરેક ઇન્સટ્રકશનના 2 પ્રકારો મળ્યા છે જેમ કે ADD ઇન્સટ્રકશન તેના 2 પ્રકારો છે જે આપણે પછી જોઈશું એક એડ છે જે સ્ટેટસ ફ્લેગ ને પણ અસર કરશે તો બીજી વેરિઅન્ટ ADD S છે આ ADD ઇન્સટ્રકશન સ્ટેટસ ફ્લેગને અસર કરશે નહીં પરંતુ ADD S ઇન્સટ્રકશન સ્ટેટસ ફ્લેગને અસર કરશે અને આ ઉપયોગી છે કારણ કે જેવી આપણને કંડીશનલ બ્રાન્ચ મળી છે ત્યાં પ્રોબ્લેમ હોઈ શકે છે કારણ કે તમે કહી શકો છો કે જો તે કંડીશનલ બ્રાન્ચ હોય તો તેની સાથે આપણે ફક્ત તે જ છીએ કે જો તમે પહેલા ની ઇન્સટ્રકશન ને જુઓ અને તો R1R2 પછી GTADD R3R4R5 ને કંપેર કરો હવે જો આ ઇન્સટ્રકશનને સ્ટેટસ ફ્લેગ ને અસર કરવાની મંજૂરી આપવામાં આવી હોય તો જ્યારે હું LESUB R3 R4 R5 લખી રહ્યો છું ત્યારે મારે જે જોઈએ છે તે આ ફ્લેગ છે જે હું તપાસવા માંગુ છું આ કંપેરીઝનની અસર હોવી જોઈએ અને આ વધારાની નહીં અન્ય પ્રોસેસરો માં તમે જાણો છો કે જ્યારે પણ અમુક એરીથમેટિક લોજિક ઓપરેશન કરવામાં આવશે ત્યારે સ્ટેટસ ફ્લેગ સેટ કરવામાં આવશે આ GTADD ઇન્સટ્રકશનના પરિણામે તે આ સ્ટેટસ ફ્લેગ પણ સેટ કરશે પરંતુ આપણે નથી ઈચ્છતા કે GTADD ઇન્સટ્રકશન દ્વારા સ્ટેટસ ફ્લેગ સેટ કરવામાં આવે આ ADD ઇન્સટ્રકશનના 2 પ્રકારો મૂકીને તેની ખાતરી કરવામાં આવે છે આપણને જે મળ્યું છે તે આપણે જોઈશું કે એક ADD છે ને બીજું ADD S છે જો તમે ADD S કહો તો સ્ટેટસ ફ્લેગ્સ પ્રભાવિત થશે જો તમે ADD S નહીં કહો તો સ્ટેટસ ફ્લેગ્સ પ્રભાવિત થશે નહીં અને આપણી પાસે 2 વેરિઅન્ટ્સ ADD અને ADD S મળ્યાં છે આ રીતે આપણે ARM પ્રોસેસરમાં સમાવિષ્ટ કરાયેલી ઘણા ઇમ્પ્રુવ્ડ ફીચર્સના વિવિધ ફીચર્સ મેળવી શકીએ છીએ